તેથી હમણાં જ અમે આ ચોક્કસ ડેરીની ગુણવત્તા ચકાસણી લેબમાં છીએ તેથી અહીં મારી સાથે આ ડેરીનો એક કર્મચારી છે જે ગુણવત્તાની ચકાસણી કેવી રીતે થાય છે તે સમજાવવા જઇ રહ્યો છે તેથી મૂળભૂત રીતે આ લેબ પર જે દૂધ મેળવવામાં આવે છે તેની ગુણવત્તા તપાસવા માંટે દૂધના નમૂના લેવામાં આવે છે તેથી તે કેવી રીતે ચકાસવામાં આવે છે તેમાં કયા કયા પરિમાણો ચકાસવામાં આવે છે તે સમજાવી રહ્યા છે તેથી મેમ કૃપા કરી આપ સમજાવી શકો છો કે તમે આ લેબમાં શું કરો છો દરેકને હેલો હું પ્રિયંકા રાવ છું અને હું અહીં જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી રહી છું તેથી મૂળભૂત રીતે આ લેબ કાચું દૂધ પ્રાપ્ત કરતી ડોક લેબ તરીકે ઓળખાય છે જ્યાં અમે વિવિધ નમૂનાઓ ચકાસી રહ્યા છીએ જે બલ્ક મિલ્ક ટેન્કર દ્વારા પ્રાપ્ત થાય છે તેથી અમે સોસાયટીના લોકો પાસેથી દૂધ એકત્રિત કરીએ છીએ અને તેઓ અહીં કેટલાક નમૂનાઓ લાવી રહ્યા છે તેમાં ચરબી એસ જેવા જુદા જુદા પરિમાણો છે અને અમે ભેળસેળની તપાસ પણ કરી રહ્યા છીએ જેમ કે પાણીનો ઉમેરો અથવા થોડું મીઠું અથવા ખાંડ અથવા સુક્રોઝ અથવા ત્યાં અન્ય ઘણા પરિમાણો છે અને ત્યારબાદ આપણે સોસાયટીના સભ્યો સાથે સીધો વ્યવહાર કરીએ છીએ તેથી અમે તે પરિમાણોને તપાસવામાં ખૂબ કાળજી રાખીએ છીએ તેથી ચાલો અમે અમારા મશીનનાં વિવિધ પરિમાણો તમને બતાવીએ તેથી એકવાર અમને આ નમૂનાઓ પ્રાપ્ત થાય છે ત્યારે અમે આ નમૂનાઓ અહીં ચકાસીએ છીએ આ અમારી એફડી 1 મશીન છે અને આ મશીન ચરબી એસ પ્રોટીન લેક્ટોઝ ટી એસિડિટી મીઠું બતાવે છે અને આ ભેળસેળ છે જ્યારે આપણે આગળ વધીએ ત્યાં ભેળસેળના પરિમાણો છે તેથી અત્યારે અમે આ ખાસ ડેરીના પ્રોસેસિંગ અને પ્રક્રિયા નિયંત્રણ પ્લાન્ટમાં છીએ તેથી તેમની સાથેના બે અધિકારીઓ મારી સાથે છે મારી જમણી બાજુ પર શ્રી પટેલ છે જે આ ખાસ લેબમાં ચીફ પ્લાન્ટ એન્જિનિયર છે અને મારી ડાબી બાજુ પર મારી સાથે આ ડેરીના ચીફ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે તેથી હું તેમને બધી વિગતો વિશે વાત કરવા માટે વિનંતી કરવા જઈ રહ્યો છું કે આ વિશેષ પ્રયોગશાળા અને તેમની પાસે જે સુવિધા છે તે પ્રક્રિયા શું છે તે કેવી રીતે કામ કરે છે તેના વિષે જણાવે તેથી શું હું તમને વિનંતી કરી શકું છું કે તે કેવી રીતે કામ કરી રહ્યું છે તેના વિશે થોડાક શબ્દો માં જણાવો હા આ મિલ્ક પ્રોસેસિંગ યુનિટ છે અમારી પાસે કેન્દ્રિય મિલ્ક પ્રોસેસિંગ યુનિટ છે અહીં આપણી પાસે નવ પ્લાન્ટ છે અને જેને આપણે દૂધને પેસચ્યુરાઇઝિંગ કરી રહ્યા છીએ પેસચ્યુરાઇઝિંગ એટલે દૂધમાંથી બધા બેક્ટેરિયા અથવા પેથોજેન્સને દૂર કરવું અને તેને માનવ વપરાશ માટે સલામત બનાવવું અહીં આપણે પ્રક્રિયા કરી રહ્યા છીએ પ્રક્રિયામાં આપણી પાસે જુદા જુદા વિભાગો છે જેમ કે ગરમ પાણીનો વિભાગ રિજૉલ્યૂશન વિભાગ આથી હિટીંગ વિભાગમાં અમે દૂધને 278 ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરી રહ્યા છીએ તે બેક્ટેરિયાને દૂર કરશે અને તરત જ આપણે તે દૂધને 4 ડિગ્રી થી નીચે ઠંડક આપીએ છીએ જે બેક્ટેરિયા ની વૃદ્ધિને અટકાવે છે અને તે જ રીતે તો અહીં તે કઈ રીતે કામ કરી રહ્યું છે તમારી પાસે ત્યાં સંખ્યાબંધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે હા અમારી પાસે નવ પ્લાન્ટ છે ૯ પ્લાન્ટ્સ તે ત્યાં છે તેથી તમે તેનું વર્ણન કરવા જી રહ્યા છો હા સાઈટ પર તે કઈ રીતે કરવામાં આવે છે મારી સાથે હવે શ્રી પી પટેલ જે આ ખાસ પ્લાન્ટના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જીનીયર છે તેથી સાહેબ કૃપા કરીને તમે આ પ્લાન્ટમાં જે ઇન્સ્ટ્રુમેન્ટેશન સુવિધાઑ છે તેના વિશે સમજાવી શકશો હાય હું પી પટેલ છું હું આખા ડેરી પ્લાન્ટ માટેની સાધનસામગ્રી સંબંધિત તમામ પ્રવૃત્તિઓનું ધ્યાન રાખું છું જો આપણે પ્લાન્ટના આ વિશિષ્ટ સાધન વિશે વાત કરીએ તો મૂળભૂત રીતે વ્યક્તિગત તાપમાન નિયંત્રણો લૂપ્સ પર સ્થાપિત થાય છે અને દરેક પેસચ્યુરાઇઝર તાપમાનના લૂપ્સમાં હાર્ટલી સેન્સર I થી P કન્વર્ટર્સ શામેલ છે પછી કેટલાક માઈક્રોપ્રોસેસર આધારિત નિયંત્રકો અને છેવટે તાપમાનને નિયંત્રિત કરવા માટે તે નયુમેટિક કંટ્રોલ વાલ્વ છે વ્યક્તિઓએ નિયંત્રણો લૂપ્સ સેટ કર્યા સિવાય દરેક સિલોઝના સ્તરોમાં દૂધના વાસ્તવિક સ્તરને જોવા માટે દૂધ સિલો પર કેટલાક સ્તરના સેન્સર ઇન્સ્ટોલ કરેલા છે સેન્સર મૂળભૂત રીતે હાઇડ્રોસ્ટેટિક પ્રકારના સ્થાપિત કરેલા હોય છે અને આ સ્ટ્રેઇન ગેજ સિદ્ધાંતો પર કામ કરે છે તેથી ત્યાં લેવલ સેન્સર ની જેમ બીજા કયા સ્તરના સેન્સર છે ના ત્યાં દરેક લેવલ સેન્સર એ હાઇડ્રોસ્ટેટિક પ્રકારનાં છે હાઇડ્રોસ્ટેટિક્સ પ્રકારો અગાઉ આપણે ઇન્ફ્રારેડ પ્રકાર સ્થાપિત કર્યા હતા પરંતુ ત્યાં આપણે દૂધમાં ફોમિંગ થવાના ફોમિંગને કારણે કેટલાક સ્તરની સંવેદનાત્મક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેથી આ લેવલ સેન્સર ડેટા કેટલાક કન્સોલ દ્વારા ક્યાં પ્રાપ્ત થાય છે ના કોઈ પણ મૂળભૂત રીતે સૂચકાંકો સાથે વ્યક્તિઓના નિયંત્રણ માટેના સ્તરો ઇન્સ્ટોલ કરેલા છે તેથી આ સૂચકાંકો દ્વારા મૂળભૂત રીતે તમે તેને જોવા માંટે સક્ષમ છો જુદા જુદા પ્રકારના સાધનો ના સ્કેટર હા અરે વાહ ખૂબ ખૂબ આભાર હવે અમે એક પ્રક્રિયા વિભાગોના આલ્કો રૂમ પર છીએ જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે દૂધના સ્તરો અને દૂધના સેલોસનું તાપમાન જોવા માટે હાઇડ્રોસ્ટેટિક સ્તરના સેન્સર અને તાપમાન સેન્સર કેવી રીતે દૂધના સિલો પર સ્થાપિત થાય છે આપણે પહેલા આરટીડી સેન્સર તરીકે ઓળખાતા તાપમાન સેન્સરને જોઈ શકીએ છીએ અને આ એક હાયડ્રોસ્ટેટિક સ્તરના સેન્સર છે જ્યાંથી આપણે દૂધના સિલોમાં દૂધના વાસ્તવિક સ્તરને જોવા માટે કેટલાક સૂચકાંકો તરફ આઉટપુટ લઈએ છીએ આપણે દૂધના સિલો સૂચકાંકો અને તાપમાન સૂચકાંકો કેવી રીતે સ્થાપિત કરીએ છીએ જ્યાં આપણે પહેલી પંક્તિની ટોચ પર જોઈ શકીએ છીએ કે ત્રણ લેવલ ઇન્ડિકેટર ઇન્સ્ટોલ કરેલા છે પ્રથમ માં આપણે 12 જોઈ શકીએ છીએ જ્યાં ગુણાકાર માટેના પરિબળો હજારોની સંખ્યામાં છે તેથી સિલો નંબરમાં ત્યાં એક 12000 લિટર દૂધ છે અને બીજી હરોળમાં કેટલાક અનુક્રમે તાપમાનના સંકેતો છે અને હવે આપણે દૂધ પેસ્ચ્યુંરાઈઝેશન પ્લાન્ટ્સમાં છીએ જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં ખૂબ જ ભીડભાડ છે તેથી હું ખૂબ મોટેથી બોલુ છું કે જેથી તમે સાંભળી શકો તે અહીં યોગ્ય રીતે સમજાય શકે હવે આ તાપમાન માઇક્રોપ્રોસેસર બેઝ લેવલ તાપમાન નિયંત્રકો છે અને આ તાપમાન સ્કેનર છે અહીં આપણે ખાસ મિલ્ક પેસ્ચ્યુરાઇઝરના જુદા જુદા પ્રકારના તાપમાનની સંખ્યા જોઈ શકીએ છીએ અને અહીં આપણે ઇથરનેટ કનેક્શન્સ દ્વારા ડેટાને આપણા કમ્પ્યુટર પર લઈ શકીએ છીએ હવે અહીં આ એક ડાયવર્ટર વાલ્વ છે ડાયવર્ટર વાલ્વ સક્રિય થાય છે જ્યારે ચોક્કસ હિટીંગ તાપમાન સેટ પોઇન્ટ્સ થી નીચે જાય છે તેથી તે હોઈ શકે છે તે રિસાયકલ ક્ષેત્રમાં આવે છે હવે આ ન્યુંમેટીક વાલ્વના માધ્યમથી એક ન્યુંમેટીક વાલ્વ છે જેના દ્વારા આપણે નિયંત્રક પર સેટ પોઇન્ટ અનુસાર તાપમાનને નિયંત્રિત કરી શકીએ છીએ તેથી હમણાં આપણે પાવડર પ્રોસેસિંગ પ્લાન્ટમાં છીએ તેથી દૂધ થી દુધના પાવડર સુધીમાં વસ્તુઓ કેવી રીતે કરવામાં આવે છે કે આપણે તે કેવી રીતે કરવામાં આવે છે તે જોવા જઈશું અને અહીં તે એક ખૂબ જ સુસંસ્કૃત પ્લાન્ટ છે જે આ ખાસ ડેરી પાસે આ પાવડર પ્રક્રિયા માટે છે તેથી મારી સાથે આ પ્લાન્ટના મેનેજર શ્રી પારિક છે શ્રી પારીક તમે કૃપા કરી સમજાવી શકો કે કેવી રીતે દૂધ થી દૂધ પાવડર સુધી પ્રક્રિયા કરવામાં આવે છે મૂળભૂત રીતે દૂધ એક નાશ પામતું ઉત્પાદન છે જો આપણે લાંબા સમય સુધી દૂધને સાચવવું હોય તો આપણે દૂધને દૂધના પાવડરમાં ફેરવવું જોઈએ ઉત્પાદક ચાર વિવિધ પ્રકારના ઉત્પાદનો છે તે સ્કિમ્ડ પાવડર છે તેમાં કોઈ ચરબી હોતી નથી તે ઓછી ચરબી છે બીજો એક આખો દૂધનો પાવડર છે જે સીધો જ જો આપણે તે પાવડરની રચના કરીશું તો તે સીધો દૂધ આપશે જે આપણે રોજિંદા જીવનમાં લઈએ છીએ બીજો એક શિશુ દૂધનું ખોરાક છે અને ચોથું એ ડેરી વ્હાઇટનર છે સાચું દૂધ પાવડર ઉત્પાદનની પ્રક્રિયા જેવું છે આપણે દૂધમાંથી પાણી કાઢવું જોઈએ જો આપણે સતત અને ખુલ્લી હવામાં ગરમી આપીએ તો પછી ઉત્પાદનોમાં વિવિધ પ્રોટીન અને અન્ય ચીજોનો અવમૂલ્યન થાય છે તેથી આવા ફોર્મમાં દૂધને બચાવવા માટે સાચું અમે બાષ્પીભવન પ્લાન્ટ હેઠળ દૂધમાંથી પાણી બાષ્પીભવન કરી રહ્યા છીએ તે શૂન્યાવકાશ હેઠળ છે સ્ટીમની સહાયથી અમે નીચા ઉકળતા ટેમ્પરેચર પર દૂધ ગરમ કરીએ છીએ પછી અને તાપમાન કેટલું રાખવામાં આવે છે દૂધ નં તાપમાન વધુમાં વધુ ૭૨ ડિગ્રી સેન્ટીગ્રેડ રાખવામાં આવે છે અને લઘુત્તમ 48 છે બાષ્પીભવનના પ્લાન્ટમાં આપણી જુદી જુદી અસરો છે તેથી મૂળભૂત રીતે 1 કિલો સ્ટીમ 1 કિલો પાણીના બાષ્પીભવન માટે વપરાય છે પણ આપની પાસે પ્લાન્ટ માં અલગ અલગ અસરો જોવા મળે છે કે જ્યાં આપણી પાસે 6 અલગ અલગ પ્લાન્ટ છે અમે ફક્ત ૧૫૦ ગ્રામ સ્ટીમ વાપરીએ છીએ 1 કિલો પાણીની બાષ્પ બનાવવા માટે ઠીક છે તેથી બાષ્પીભવનના પ્લાન્ટમાં આપણે પાણીનું બાષ્પીભવન કર્યું અને દૂધને કેન્દ્રિત કર્યું અને સ્પ્રે ગાડીમાં સ્પ્રેમાં દૂધનું કેન્દ્રિકરણ સ્પ્રે કાર્ટમાં આપણે સેન્ટ્રીફ્યુગલ એટમોઇઝર ડિસ્ક દ્વારા સ્પ્રે છાંટીએ છીએ સેન્ટ્રીફ્યુગલ એટમીઝર ડિસ્ક દ્વારા દૂધ છાંટવામાં આવે છે અને ગરમ હવા ની મદદથી ગરમ કરીએ છીએ કે જેમાં તાપમાન લગભગ 175 થી 200 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી રાખવામાં આવે છે ગરમ હવાની મદદ વડે અમે તે દૂધ ને સુકાવીએ છીએ પાવડરમાં ઘટ્ટ દૂધ ઠીક છે પાવડરમાં ઠીક છે ત્યારબાદ અમે તેને ઠંડુ કરીએ છીએ અને પછી અમે વિવિધ પ્રકારના પેકેટોમાં પેક કરીએ છીએ ઠીક છે આ મૂળભૂત છે તેથી આ સમગ્ર પ્રક્રિયા માટે પ્રક્રિયા નિયંત્રણ આ ચોક્કસ રૂમમાં જ કરવામાં આવે છે તે મૂળભૂત કન્સોલ છે અમારી પાસે એપીવી ઇન્વેન્સિસ ડીસીએસ આધારિત સિસ્ટમ છે તેથી અમે એક જ સ્ક્રીનમાં છીએ અને અમે જરૂરી પ્રક્રિયાના પરિમાણોને બધાં સારાંશ આપીએ છીએ અને આપણે ત્યાંથી કંટ્રોલ કરીએ છીએ ઠીક ઠીક આભાર તેથી આ મૂળરૂપે ડીસીએસ માર્શલિંગ રેક વિતરિત કંટ્રોલ સિસ્ટમ છે અને અહીં હું શ્રી પટેલને વિનંતી કરીશ કે વિવિધ ઘટકો કયા છે તેના વિષે માહિતી આપે આમાંના કેટલાક મહત્વપૂર્ણ ઘટકો જેમ કે પ્રોસેસર ફીલ્ડ બસ નોડ બસ તમે આ બાબતોનો અભ્યાસ કર્યો છે જ્યારે અમે ઔદ્યોગિક સંદેશાવ્યવહાર સિસ્ટમ્સ વિશે વાત કરી રહ્યા છીએ તેથી તે લેકચરમાં તમે પહેલાથી જ ફીલ્ડ બસ શું છે નોડ બસ શું છે અને તેથી આગળ તેથી આ બાબતો અહીં સમજાવવામાં આવશે તેથી આ આખા પ્લાન્ટને કેવી રીતે નિયંત્રિત કરી રહ્યું છે તે શ્રી પટેલ આપણાંને સમજાવી રહ્યા છે તેથી શ્રી પટેલ તમે કૃપા કરી સમજાવી શકો કે તે કેવી રીતે કાર્ય કરે છે તેથી અમે સમગ્ર ડીસીએ સિસ્ટમોના માર્શલિંગ કેબિનેટ પર છીએ જ્યાં આપણે ડીસીએ સિસ્ટમ્સ સાથે સંકળાયેલા વિવિધ પ્રકારનાં ઉપકરણોને ઓળખી શકીએ છીએ આપણે ત્યાં બે કંટ્રોલ પ્રોસેસરો જોઈ શકીએ છીએ ત્યાં એક સવાલ છે બે કંટ્રોલ પ્રોસેસરો શા માટે તેમના સ્થાપિત થયા છે તેથી એક કંટ્રોલ પ્રોસેસર નિષ્ફળ થવાના કિસ્સામાં બીજા એક આપમેળે સંપૂર્ણ નિયંત્રણો લે છે તેથી મૂળભૂત રીતે આ મૂળભૂત રીતે ખામી સહનશીલતા છે તમે જાણો છો અરે વાહ જો આમાં એક નિષ્ફળ જાય તો બીજું પ્રોસેસર તેનો કબજો લેશે સંક્રમણ નિયંત્રણ ટ્રાન્સફર સંક્રમણ આપમેળે થવાનું છે અને આ નોડ બસ છે અને આ નોડ બસ છે એટલે કે નિયંત્રણ પ્રોસેસર્સ ફિલ્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે વાતચીત કરે છે અને આ એપીએમએસના વિવિધ પ્રકારો છે એક એપીએમએસ ત્યાં બે અલગ અલગ પ્રકારનાં ફીલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેમાંથી ડીસીએ સિસ્ટમ્સમાં ઇનપુટ્સ આવે છે ઠીક છે એક એ એનાલોગ ઇનપુટ છે અને એક છે ડિજિટલ ઇનપુટ્સ તે વાદળી રંગોનો એપીએમએસ ડિજિટલ ઇનપુટ સૂચવે છે ક્ષેત્રમાંથી આવો અને મેજેન્ટા રંગો એનાલોગ ઇનપુટ્સ સૂચવે છે આ ડીસીએ સિસ્ટમ્સના આર્કિટેક્ચર્સ છે તેથી બંને એનાલોગ તેમજ ડિજિટલ ઇનપુટ્સને આ ચોક્કસ સિસ્ટમમાં નિયંત્રિત કરવામાં આવે છે અદ્ભુત આભાર દૂધ પાવડરનું ઉત્પાદન બે પ્રક્રિયામાં વહેંચાયેલું છે એક બાષ્પીભવન છે બીજું સ્પ્રે સૂકવણી છે બાષ્પીભવનમાં પ્લાન્ટ જુદી જુદી અસરોમાં વેક્યૂમ હેઠળ દૂધ ગરમ કરે છે અને બાષ્પીભવનના પ્લાન્ટમાં દૂધનું પ્રમાણ 50 ટકા જેટલું વધે છે સ્પ્રે ડ્રાયરમાં 50 ટકા કેન્દ્રીકૃત દૂધ છાંટવામાં આવે છે અને પાણી તેના સંપર્કમાં આવતા હોય છે 200 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન હોય છે બંને સંપર્કમાં આવે છે અને તે પાવડર દૂધના પાવડરના સ્વરૂપમાં સૂકવણી ચેમ્બરની નીચે આવે છે પછી તે વિવિધ પ્રકારના પેકિંગમાં ભરવામાં આવે છે અમે 1 કિલો પાઉચ અને 500 ગ્રામ પાઉચમાં પાવડર પેક કરી રહ્યા છીએ આ એક આપણું શિશુ દૂધનું ખોરાક છે અને આ એક આપણું સ્કિમ મિલ્ક પાવડર છે શિશુ દૂધના ખોરાકનું બ્રાન્ડ નામ અમુલ સ્પ્રે છે અને સ્કીમ મિલ્ક પાવડર સાગર એસએમબીનું છે આ અમારું માખણ વિભાગ છે અમે પ્રક્રિયા વિભાગ માટે ક્રીમ લઈશું ક્રીમમાંથી આપણે આ બનાવીશું આ વિભાગમાં અમારું માખણ વિભાગ છે અમે પ્રક્રિયા વિભાગ માટે ક્રીમ લઈશું અમે આ માખણના ઉત્પાદનમાંથી સતત માખણ બનાવટમાં ક્રીમ લઈશું આપણે દરરોજ 100 મેટ્રિક ટન ઉત્પાદન લઈશું અને આ 25 ટનના પેકમાં અમૂલ બટરમાં અને સફેદ માખણમાં 75 ટનનું ઉત્પાદન પુનર્જીવનમાં પુનર્ગઠન અને પુનનિર્માણ માટે સફેદ માખણ અને અમૂલ માખણ વિવિધ કદના પેકિંગ 25 ગ્રામ 100 ગ્રામ 500 ગ્રામ અથવા 1 કિલો પેકિંગ દર દિવસે અમે 1200 સોસાયટીઓમાંથી સવારે 25 ટકા દૂધ અને સાંજે 75 ટકા દૂધ બીએમસી દ્વારા એકત્રિત કરીશું આજે આપણે અમુલ માખણ સાગર ઘી મધુર કન્ડેન્સ્ડ દૂધ અને મુખ્યત્વે પાવડર સાથે આપણું ઉત્પાદન કરીશું અમૂલ સ્પ્રે સ્કીમ મિલ્ક પાવડર આખા દૂધનો પાવડર અથવા અમૂલ્ય પાવડર આ અથવા આજથી અમે મહેસાણા જિલ્લાના વિવિધ સ્થળોએ 350000 મીટર લિટર દૂધ માટે નિકાલ કરીશું આજે આપણે 5 લાખ લીટર દૂધ દરિયુડા અને માનસરોવર પ્લાન્ટ માટે પ્રદર્શિત કરીશું હવે પ્રથમ સીઝનમાં અમે પાઉડર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે પ્લાન્ટ 3 લીઝ પ્લાન્ટ લીઝ પર આપીશું તેથી હવે અમે અમૂલ દૂધસાગર ડેરીમાં છીએ જે દેશના આ ખાસ ક્ષેત્રની સૌથી મોટી ડેરીઓમાંની એક છે આ મૂળભૂત રીતે ગુજરાતનો મહેસાણા જિલ્લો છે અને તેથી સવારથી જ આપણે અડીને આવેલા ગામોમાથી ટ્રકમાં કન્ટેનરના રૂપમાં ઘણું બધુ દૂધ ભરાઈને આવતા જોઈ રહ્યા છીએ બલ્ક દૂધ સાથે ભરેલી ટ્રકો પણ આવી રહી છે આ કન્ટેનર આધારિત દૂધની પ્રક્રિયામાં અને બલ્ક દૂધ પણ તે અલગથી કરવામાં આવે છે તેથી આપણે જોયું છે કે આ કન્ટેનર કેવી રીતે આજુબાજુના ગામોથી લાવવામાં આવે છે અને પછી શરૂઆતમાં કેવી રીતે દૂધની ચકાસણી કરવામાં આવે છે અને ગુણવત્તાની માત્રા વગેરે માટેની પ્રારંભિક પરીક્ષણ પછી પછી શું થાય છે દૂધને પછીની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે અને ખૂબ જ વ્યવસ્થિત સિસ્ટમ દ્વારા આ પ્રક્રિયા થાય છે અને આ સિસ્ટમ મોટા પ્રમાણમાં ઉચ્ચ અંતિમ મશીનરી અને ઉપકરણોવાળી સ્વચાલિત સિસ્ટમ છે તેથી મૂળરૂપે શું થાય છે ઘણું બધુ પેસ્ચ્યુરાઇઝેશન પછી દૂધના પેકેટોની પ્રક્રિયા પછી અને તેથી દૂધનું પેકેટિંગ અને આ રીતે આ બધુ થાય છે આ ઉપરાંત જે થાય છે ત્યાં આ વિવિધ ડેરી પાસેના અન્ય ઉત્પાદનો પણ છે તેથી માખણના રૂપમાં ઉત્પાદનો પછી માખણનું પેકેટિંગ અને વિવિધ પાવડર દૂધનું પેકેટિંગ આ બધી વસ્તુઓ કરવામાં આવે છે તેથી આ કેવી રીતે થાય છે તે અમે હવે પછી તમને બતાવવા જઈ રહ્યા છીએ અને તમે જોશો કે ઘણી બધી અત્યાધુનિક સિસ્ટમો આ પ્રક્રિયામાં ભાગ લે છે કે જેમાં દૂધ ની વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે તે અમે હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ અને તમે જોશો કે વિવિધ ઉત્પાદનોને દૂધની પ્રક્રિયામાં ઘણી બધી વ્યવસ્થિત સિસ્ટમ શામેલ છે તેથી શરૂઆતમાં જે થાય છે તે હું તમને કહું છું તે મુજબ દૂધ કન્ટેનરના સ્વરૂપમાં લાવવામાં આવે છે પછી ત્યાં થોડી પ્રક્રિયા થાય છે તેથી હું તમને બતાવવા જઈશ કે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે